તો હવે આપણે બીજી બે વસ્તુ તરફ આવ્યા એ છેશન્ટ કેપેસિટર અને સિરીઝ કેપેસિટર તો શન્ટ કેપેસિટર સામાન્ય રીતે લેગીંગ પાવર ફેક્ટર સર્કિટ માટે વપરાય છે જ્યારે તમે સર્કિટ થીયરીનાં દાખલા ગણતાં હોવ છો ત્યારે તમે ક્દાચ જોયું હશે કે જો કેપેસિટર લોડની અક્રોસમાં લગાવવામાં આવેત્યારે પાવર ફેક્ટર સુધરે છે એટલે કે તેની અસરથી સર્કીટમાં જોઇતો રીએક્ટીવ પાવર મળે છે એટલે કે શંટ કેપેસિટરમુળ મુદ્દે સર્કિટમાં રીએક્ટીવ પાવર ઇન્જેક્ટ કરે છે

હવે કેપેસિટર જોઈએ સામાન્ય રીતે તમે જુઓ તો કેપેસિટરને બસબાર સાથે જોડવામાં આવે છે જો તમે ૩૩kV કે તેથી વધુનાં સબસ્ટેશનમાં જાઓ ત્યાં તમને કેપેસિટર જોવા મળશે અને શન્ટ કેપેસિટર સમગ્ર રૂટ ઉપર વહેંચાયેલ હોય છે જેથી વોલ્ટેજ અને લોસ ઘટાડી શકાયએટલે કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સાથે જોડાયેલ લાઈન પર શન્ટ કેપેસિટરનો પ્રાથમિક હેતુ પાવરલોસ ઘટાડવાનો છે અને ઘણા ઓછા અંશે વોલ્ટેજ મેગ્નીટ્યુડ સુધારવાનો અને સિરીઝ કેપેસિટર માટે ઊલટું છે સિરીઝ કેપેસિટરનો પ્રાથમિક હેતુ વોલ્ટેજ મેગ્નીટ્યુડ સુધારવાનો અને ઘણા ઓછા અંશે પાવરલોસ ઘટાડવાનો છેકારણ કે પાવરલોસ વોલ્ટેજ મેગ્નીટ્યુડનાં વર્ગનાં વ્યસ્ત પ્રમાણમાં છે તો સિરીઝ કેપેસિટર વોલ્ટેજ મેગ્નીટ્યુડ સુધારે છેતો અમુક અંશેપાવરલોસ પણ ઘટાડે છે પરંતુ સિરીઝ કેપેસિટરનો મુખ્ય હેતુ વોલ્ટેજ મેગ્નીટ્યુડ સુધારવાનો છે જ્યારે શન્ટ કેપેસિટરનો પ્રાથમિક હેતુ પાવરલોસ ઘટાડવાનો છે અને વોલ્ટેજ મેગ્નીટ્યુડ મોટા પાયે સુધારતું નથી આ બે વસ્તું તમારા ધ્યાને રાખવી તો કેપેસિટર મુખ્ય રીતે અચળ ઇમ્પીડન્સ પ્રકારનો લોડ છે પછીથી આપણે જોઇશું કે હું તમને બતાવીશ કે ક્યારે આ ઈમ્પીડન્સ અચળ ઈમ્પીડન્સ છે અને અને રીએકટીવ પાવર કે જે ઇન્જેક્ટ કરે છે એ જે જગ્યાએ જોડવામાં આવેલ છે ત્યાંના વોલ્ટેજ મેગ્નીટ્યુડનાં વર્ગનાં સમપ્રમાણમાં છે આથી ધારો કે કેપેસિટર ૩૩ kV બસબાર સાથે જોડેલ છે તો જ્યારે પણ તમે મેન્યુફેક્ચરર પાસેથી કેપેસિટર ખરીદો છો જેનું રેટિંગ 5 MVAr છેતો એ હકીકતમં એ ૩૩ kV નું વોલ્ટેજ લેવલ ધરાવે છે એનો મતલબ કે ૩૩ kV નાં વોલ્ટેજ લેવલમાં 5 MVAr ઇન્જેક્ટ થશે સામાન્ય રીતે તમે જોશો કે બસબાર વોલ્ટેજ ૩૩ kV નહિં હોય 32 31 અથવા તો 30 kV હશે પરંતુ કેપસિટર માટેરીએક્ટીવ પાવર ઇન્જેક્શન હકીકતમાં વોલ્ટેજનાં વર્ગનાં સમપ્રમાણમાં છે જો 5 Mega VAR કેપેસિટર 33 kV માટે છે અને વોલ્ટેજ 30 kV હોય તો ઇન્જેક્ટેડ રીએક્ટીવ પાવર5 MVAr જેટલું હશે એટલે કે કેપેસિટર5 MVAr ઇન્જેક્ટ નહિં કરેતેના કરતાં ઓછા MVAr ઇન્જેક્ટ કરશે તો જ્યારે પણ વોલ્ટેજ ઘટશે શન્ટ કેપેસિટર દ્વારા પેદા થતાં VAR ઘટશે એટલે કે જ્યારે તેમની ખરેખર જરૂર હોય છે ત્યારે તેની અસરકારકતા ઓછી થઈ જાય છે તો આ શંટ કેપેસિટર કહેવાય છે હવે શન્ટ કેપેસસિટર સાથે અને વગરની એક સાદી સર્કીટ લઇએ તો આ સર્કિટ છે આ સાદી સિરીઝ સર્કિટ છેજેમાં R અને X છે આ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ છે અને આ રીસિવીંગ એન્ડ વોલ્ટેજ છે VS અને VR ની કિંમત ફેઝ વોલ્ટેજ એટલે કે લાઇન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે તો આ R અવરોધ છે અને રીએક્ટન્સ એ લાઇનનું ઇન્ડક્ટીવ રીએક્ટન્સ છેતો ફેઝર ડાયાગ્રામમાં આપણને VR મળશેજેની કિંમત IR થાય છે દરેક વખતે મેગ્નીટ્યુડ લેવામાં આવે છે આપણે IR ડ્રોપ એવું કહેતાં નથી આ IXL ડ્રોપ છે અને લીલા રંગની લાઈન IZ છે અને આ VS છે આક્રૃતિ અને કેપેસિટર વગરનાં સર્કિટ તથા ફેઝર ડાયાગ્રામ છે હવે આક્રૃતિ માં રિસિવીંગ એન્ડ પર શન્ટ કેપેસિટર જોડેલ છે તો આ કેસમાં કરંટ IC લીડિંગ કરંટ છે આ વોલ્ટેજ VR છે તો લીડિંગ કરંટ IC એ VR ને 90 ડિગ્રીએ લીડ કરે છે તો આ લીડિંગ કરંટ છે હવે શરૂઆતમાં આ કેપેસિટર જોડ્યા વગરનું કરંટ I છે તો આ તરફ લીડિંગ કરંટ IC નાં કારણે પરિણામી કરંટ I1 મળે છે તો શરૂઆતમાં કરંટ I છે અને કેપેસિટરનાં લીધે I1 મળે છે તેનો મતલબ કે આના કારણે કરંટ ઘટે છે તો આ એંગલ 𝜃1 છે અને આ 𝜃 છે આ તરફ δ છે અને આ δ1 છે અને તેનો મતલબ કે આ કરંટ I1 કેપેસિટરનાં લીધે છે તોઆ I1R છે આ I1XL છે અને આ લીલી લાઇન I1Z છે અને આ વોલ્ટેજ VS છે તો આનો મતલબ કેપેસિટરનાં કારણે કરંટની કિંમત I થી ઘટીને I1 થાય છે તોકિંમતની સાથે એંગલ પણ બદલાય છે તો આ કેસમાં જુઓ તો એક તરફ 𝛿 અને 𝜃 છેઅને બીજી તરફ 𝛿1 અને 𝜃1 છે તો પછીથી આપણે જોઇશું કે 𝛿 અથવા 𝜃 માંથી 𝛿1 અથવા 𝜃1 લોડનું પાવર ફેક્ટર પણ સુધારે છે તો જે રીતે મેં તમને કીધું એ પ્રમાણેકેપેસિટર રીએક્ટીવ પાવર ઇન્જેક્ટ કરે છેજે આ આક્રૃતિ પરથી દેખાય છે XC જેનું મેગ્નીટ્યુડ 1𝜔C છે તો કેપેસિટર કે જે અચળ ઇમ્પીડન્સ પ્રકારનો લોડ છે XC 1𝜔C ને કારણે આપણે 𝜔 અચળ ધારીએ છીએ જે ફ્રિકવન્સીની કિંમત 50 કે 60 અચળ રહે છે જેથી રીએક્ટન્સ અચળ રહે છે હવેઆ સાદી સર્કીટ માં આપણે માત્ર મેગ્નીટ્યુડ લઈએ તો આ કરંટ IC એ VRXc છે તો IC નો વર્ગ બરાબર VR નો વર્ગ ભાગ્યા નો Xc વર્ગ થાય હવે રીએક્ટીવ પાવર Qc ની કિંમત│ IC │2 Xc થાય તે હકીકતમાં │ VR │2 Xc Xc 2 છે જે │ VR │2 Xc છે જે શન્ટ કેપેસિટર દ્વારા સપ્લાય કરેલ રીએક્ટીવ પાવર બતાવે છે હવે જો આપણે ધારીએ કે VR ઉદાહરણ તરીકે અચળ છે તો પછી આવ્રૃત્તિ પણ સામન્યત અચળ રહેશે અને 𝜔C | VR | 2 છે અને જે 2𝜋f નાં ગુણાકારમાં C | VR | 2 છે જો આપણે ધારીએ કે VR અચળ છે તો આ આવ્રૃત્તિ પણ બદલાતી નથી તેથી કુદરતી રીતે કેપેસિટર સતત ઇમ્પેડન્સ પ્રકારનો લોડ છે કારણ કે આવ્રૃત્તિ પણ બદલાતી નથી બીજી વાત એ કે જે પ્રમાણે મેં કહ્યું હતું કે કેપેસિટરરીએક્ટીવ પાવર QC ઇન્જેક્ટ કરે છેજે VR વોલ્ટેજનાં વર્ગનાં સમપ્રમાણમાં છે હમણાં જ આપણે આ વસ્તુ જોઇ QC │ VR │2 Xc સામાન્ય રીતે જ્યારે તમે ઉત્પાદક પાસેથી કેપેસિટર ખરીદો છો તે QC અને VR ની નોમિનલ એટલે કે સામાન્ય રેટિંગ પર હોય છે તો સમીકરણમાં VR નાં સ્થાને VR nominal લખી શકાયતે વખતે આપણે QC NOMINAL લઈ શકીએ તો આને સમીકરણ 1 કહીએ અને QC નાં સમીકરણને સમીકરણ 2 કહીએ હવે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા ઉપર નીચેથી XC રદ થશે તેનો અર્થ એ કે હું અહીં લખું છું કે QC ની કિંમત VR નાં મેગ્નીટ્યુનાં વર્ગને VR nominal નાં મેગ્નીટ્યુનાં વર્ગ વડે ભાગતા મળતી કિંમત ને QC nominal ની કિંમત સાથે ગુણાકાર કરતાં મળે છે |𝑉𝑅|2 QC 𝑄C nominal |𝑉𝑅 nominal|2 તેનો અર્થ એ કે જો જો VR નું મેગ્નીટ્યુડ VRnominal નાં મેગ્નીટ્યુડ જેટલું હોય તો QC QC nominal ઉદાહરણ તરીકે ધારો કે QC QC nominal 5 MVAR VR 30 kV અને VR nominal 33 kV છે એટલે Qc ની કિંમત 33302 ને 5 વડે ગુણાકાર કરતાં એટલે કે 5100121 જેટલું થાય તેથી તેનો અર્થ એ છે કે ફક્ત રેટેડ વોલ્ટેજ પર આ 5 Mega VAR નેટવર્કમાં ઇન્જેક્ટ કરવામાં આવશે જો વોલ્ટેજ એ રેટેડ વોલ્ટેજ કરતાં ઓછું હોય તો તમારું વોલ્ટેજ આ QC એ 5 ∗ 100121 બરાબર હશે તેથી લગભગ તે 80 જેટલું હશે તેથી તેનો અર્થ એ કે કદાચ 4 Mega VAR કરતાં થોડું વધારે ઇંજેક્શન આપવામાં આવશે જેનો અર્થ એ કે જ્યારે પણ ખરેખર જરૂર પડે તે સમયે વોલ્ટેજ ઓછું હોય છે અને ઓછું Mega VAR ઇન્જેક્ટ થાય છે તેથી તેનો અર્થ એ છે કે QC વોલ્ટેજનાં વર્ગનાં સમપ્રમાણમાં હોય છે અને બીજી વસ્તુ કેપેસિટર છે તે ખરેખર અચળ ઇમ્પીડન્સ છે તેથી આશા છે કે તમે આ બાબતો સમજ્યા છો પાછળથી આપણે ટ્રાન્સમિશન લાઇન અને તેમાં આવતી સમસ્યાઓ એટલે કે પ્રોબ્લેમ જોઈશું પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે VS VR જ્યારે પણ તમે હલ કરો ત્યારે દરેક પર ફેઈઝ કિંમત લેવામાં આવે છે બીજી વાત કે તે સિરીઝ કેપેસિટર છે સિરીઝ કેપેસિટર ખરેખર ટ્રાન્સમિશન લાઇનમાં સીરીઝમાં એવી રીતે જોડાયેલ છેકે લાઈનનું ઇન્ડક્ટીવ રીએક્ટન્સ કેપેસિટીવ રિએક્ટેન્સ દ્વારા ભરપાઈ કરવામાં આવશે પરંતુ તે બાબતો આ કોર્સમાં ચર્ચાસ્પદ નથી પરંતુ ચાલો આપણે સિરીઝ કેપેસિટર માટેની બીજી સમસ્યા જોઈએ આના પર ચર્ચા કરીશું નહીં તો સિરીઝ કેપેસિટરની એક મોટી ખામી એ છે કે જ્યારે શોર્ટ સર્કિટ કરંટ તેમાંથી પસાર થાય છે ત્યારે તેમાંથી ઊચ્ચ ઓવરવોલ્ટેજ ઉત્પન્ન થાય છે અને સ્પાર્ક ગેપ તથા પ્રોટેક્ટીવ રેઝીસ્ટર્સ જેવા પ્રોટેક્ટીવ સાધનોનો ઊપયોગ કરવો પડે છે જેની ચર્ચા આપણે અહીં કરવાની નથી જો સમય અંતે પરવાનગી આપે તો હું કંઈ નવું કહેવાની કોશિશ કરીશ પરંતુ હમણાં આપણે તેને બાકી રાખીએ તેથી જ્યારે પણ સિરીઝ માં કેપેસિટરને લાઇનમાં કનેક્ટ કરવું હોય ત્યારે આપણે પ્રોટેક્શન વાપરવા પડે છે તેથી હવે આપણે સરળ સર્કિટ ડાયાગ્રામ પરથી સિરિઝ કેપેસિટર સમજીએ ધારો કે હવે તમારી પાસે ટ્રાન્સમિશન લાઇન છેજેનાં સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ VS અને રિસીવીંગ એન્ડ વોલ્ટેજ VR છે આ R અને XL છે સીરીઝ કેપેસિટર લાઇનમાં કનેક્ટ થયેલ છે અહીં ફક્ત હું તમને એક વાત કહીશ કે સામાન્ય રીતે સિરીઝ કેપેસિટર એ વોલ્ટેજ રેગ્યુલેટર સાથે સામ્યતા ધરાવે છે તેનું કારણ શોધજો તો સિરીઝ કેપેસિટર એ લાઈન ઇમ્પીડન્સ Z1 સાથે જોડેલ છે જો કેપેસિટર ન જોડેલહોય તો Z R jX થાય તો અહીં R j XL - XC થશે તેથી શું થશે કે આ XC ના કારણે આ XL - XC કોમ્પોનન્ટ કુદરતી રીતે વોલ્ટેજ ડ્રોપ ઘટાડશે તેથી રીસિવીંગ વોલ્ટેજ આપણને વધુ સારું મળશે અને વોલ્ટેજમાં સુધારો થશે હવે જો તમે અલગ આકૃતિને બદલે શન્ટ કેપેસિટરની જેમ આકૃતિ દોરો તો આપણી પાસે 4 આકૃતિઓનાં એટલે કે બે ફેઝર ડાયાગ્રામ અને બે સર્કિટ ડાયાગ્રામનાં બદલે અહીં આપણે એકમાં બતાવેલ છે તો આ પસાર કરંટ 𝜃 એંગલ પર છે અને આ રીસીવિંગ એન્ડ વોલ્ટેજ VR છે અને ફરીથી અને ફરીથી હું IR મૂકી નથી રહ્યો છું કે I એ મેગ્નીટ્યુડ છે જે સમજી શકાય તેથી આ ભાગ 𝜃 છે આ ભાગ IR છે કારણ અહીં I છે તેથી આ કાળા રંગમાં IR ડ્રોપ એ 90֯ એ છે જે IXL છે હું મેગ્નીટ્યુડ નથી મુકી રહ્યોપણ તે ખરેખર IXL બરાબર છે જે સમજી શકાય છે હવે આ XC છેજે નેગેટીવ એટલે કે હશે તેથી અહીં નીચે તરફનો લાલ એરો એ બાદબાકી દર્શાવે છે તેથી આ I XC છે તેથી પરિણામ I XL- XC છે આ ભાગ I XL- XC છે જે I Z1 છે પરંતુ તે તૂટક લાઈનમાં બતાવેલ નથીજે બતાવી શકાય છે તો આ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ છે અને આ રીસિવીંગ એન્ડ વોલ્ટેજ છે અને આ પરિણામી ફેઝર ડાયાગ્રામ છે તેથી આ ભાગ IRcos∅ છે અને આ બાજુ I XL- XC SIN ∅ છે તો VS અને VR વચ્ચે શું સંબંધ છેએ તમે સીધા જ આપમેળે શોધી શકો છો આ સરળ વસ્તુ છે તમારે જોવું પડશે કે તે IXL છે અને આ IXC કારણ કે તમે I દ્વારા ગુણાકાર કરો તો આ IXC છે તેથી કુદરતી રીતે આ ઘણું ઓછું થશે તેથી આ પરિણામ સાચું છે જો સિરીઝ કેપેસિટર ત્યાં ન હોય તો VS અહીં ઉપરની તરફ હોત તો હવે શન્ટ કેપેસિટર અને સિરીઝ કેપેસિટરનાં લાભ અને ગેરલાભ જોઈએ તેથી શન્ટ અને સિરીઝ કેપેસિટર્સ વચ્ચેના સંબંધિત લાભ અને ગેરલાભ નો સારાંશ નીચે મુજબ હોઈ શકે છે તો મેં થોડા મુદ્દાઓ લખ્યા છે પરંતુ હું તમને થોડું કહીશ તેથી જો લોડ VAR જરૂરિયાત ઓછી હોયતો સિરીઝ કેપેસિટર ઊપયોગી નથી કારણ કે ખરેખર જરૂર નથી જો લોડ VAR આવશ્યકતા ખૂબ જ ઓછી છે અને જો વોલ્ટેજ ડ્રોપ એ અટકાવનારું પરિબળ હોયતો સિરીઝ કેપેસિટર ખૂબ અસરકારક છે કારણ કે તે ખરેખર વોલ્ટેજ ડ્રોપ XL- XC ઘટાડે છે તેથી સિરીઝ કેપેસિટર ખરેખર વોલ્ટેજને સુધારે છે સિરીઝ કેપેસિટર સાથે લાઇન કરંટ પરનો ઘટાડો થોડો ઓછો છે તેથી જ્યારે તમે સિરીઝ કેપેસિટરને જોડોત્યારે XL- XC છે પરંતુ આખરે તે R j XL- XC જ છે જ્યારે તમે સિરીઝ કેપેસિટરને કનેક્ટ કરો ત્યારે તમારે ઘણી અન્ય ડિઝાઇન સમસ્યાઓ ધ્યાનમાં લેવી પડશે જેમ કે ડિઝાઇન પેરામિટર રેઝોનન્સ વગેરે XL- XC કોમ્પોનન્ટને શુન્ય બનાવી શકાતા નથી તેથી માત્ર XL- XC કોમ્પોનન્ટની કિંમત ઘટે છે પરંતુ આ કિસ્સામાં પરંતુ R ત્યાં છે તેથી R j XL- XC ઘટશે તેથી લાઇન કરંટમાં ઘટાડો ઓછો છે જો કરંટમાં ઘટાડો થશે તે નાનો છે તેથી જો થર્મલ લિમિટેશન્સ માં લાભ થશેજેથી શન્ટ કમ્પેન્સેશન વાપરવું જોઈએ થર્મલ કન્સિડરેશન એટલે કે દરેકે દરેક ટ્રાંસમિશન લાઇનની મહત્તમ કરંટ વહન કરવાની ક્ષમતા આમ જુદા જુદા વાહકની કરંટનું વહન કરવાની ક્ષમતાને થર્મલ લિમીટ કહે છે હવે શંટ કેપેસિટર્સ લોડના પાવર ફેક્ટરને સુધારે છે તે સાચું છે જ્યારે સિરીઝ કેપેસિટર પાવર ફેક્ટર પર ઓછી અસર કરે છે ટ્રાન્સમિશન લાઇન માટે જ્યાં કુલ રીએક્ટન્સ વધારે છે ત્યાં સિરીઝ કેપેસિટર સ્ટેબિલીટી સુધારવા માટે અસરકારક છે ટ્રાન્સમિશન સિસ્ટમ માટે જો ખુબ લાંબી ટ્રાન્સમિશન લાઇન હોય સિરીઝ કેપેસિટર તેના માટે ખૂબ અસરકારક છે જે આગળ જતા કોઈ કોર્સમાં તમે ભણશો પરંતુ આ કોર્સ માટે આ એક સામાન્ય વિચાર છે જે સિરીઝ અને શન્ટ કેપેસિટર માટે છે તેથી જો તમને કોઈ પ્રશ્નો અથવા કંઈપણ હોય છે તો તમે ઇ મેઇલ તરીકે મોકલી શકો છો પરંતુ બીજી ઘણી વસ્તુઓ સિરીઝ અને શંટ કેપેસિટર્સ પર છે જે આ કોર્સ માટે તે અવકાશની બહાર છે અત્યાર સુધી આપણે પાવર સિસ્ટમ માટે પર યુનિટ સિસ્ટમ બૂસ્ટર ટ્રાન્સફોર્મર રેગ્યુલેટિંગ ટ્રાન્સફોર્મર અને સિરીઝ તથા શન્ટ કેપેસિટર વિષે ચર્ચા કરી આગળ આપણે જુદા જુદા પ્રકારની ટ્રાન્સમિશન લાઇન જેવી કે શોર્ટ લાઇન મિડીયમ લાઈન અને લોંગ લાઇન વગેરેની લાક્ષણિકતા જોઈશું ત્યારબાદ આપણે બીજી વસ્તુઓ પર વોલ્ટેજ વેવ્સની અસર જોઇશું તેથી ચાલો આ પછી તે શોર્ટ લાઇન વિષે શરૂઆત કરીએ તો લાક્ષણિકતાઓ અને ટ્રાન્સમિશન લાઇન માટે આપણે અગાઉના કેસોમાં જે પણ ફેઝર ડાયાગ્રામ અને સમીકરણ જોયા તે અહીં ફરી આવશે તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ટ્રાન્સમિશન લાઇનને ટુ પોર્ટ નેટવર્ક દ્વારા દર્શાવી શકાય તમે બરાબર જાણો છો જ્યાં સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ VS અને કરંટ IS ને રિસીવીંગ એન્ડ વોલ્ટેજ VR અને કરંટ IR ને A B C D પેરામિટરની મદદથી દર્શાવી શકાય છે તેથી સામાન્ય રીતે તમે જાણો છો કે VS A VR B IR જે વોલ્ટમાં છે અને IS C VR D IR જે એમ્પીયરમાં છે તો આ સાથે આપણે નવો મુદ્દો શરૂ કર્યો આ બંને સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે તો હવે મેટ્રિક્સ ફોર્મમાં આપણે VS અને IS લખી શકીએ છીએ અને આ બાજુ A B C D સાથે VR IR છે VSISA B C D VRIR તેથી A B C D પેરામિટર ટ્રાન્સમિશન લાઇન કોન્સ્ટન્ટ પર આધારીત છે અહીં તમે R L C અને G લખી શકો છો જો કે કન્ડક્ટન્સ અવગણવામાં આવશે તેથી મૂળભૂત રીતે A B C D પેરામિટર કોમ્પ્લેક્ષ નંબર છે અને આ સમીકરણમાંથી તમે આ બધા પેરામિટર માટે એકમ બનાવી શકો છો ઉદાહરણ તરીકે A અને D એકમરહિત છે B ઓહ્મ છે અને C સીમેન્સ અથવા મ્હો છે હું દાખલા ગણવા માટે તેમનો ઉપયોગ કરીશ તો આ પ્રકારની સિસ્ટમ માટે AD BC 1 બીજી ઓળખ છે એકમ લંબાઈ દીઠ કુલ સિરીઝ ઇમ્પીડન્સ અને પર યુનિટ સિરીઝ ઇમ્પીડન્સ વચ્ચેના મૂંઝવણને ટાળવા માટે આપણે ચોક્કસ નોટેશન્સનું પાલન કરીશું તેથી ભવિષ્યમાં હું જ્યારે તે વાપરીશ ત્યારે કોઈ મૂંઝવણ ન થવી જોઈએ ઉદાહરણ તરીકે z 𝛾jωL જે પર યુનિટ સિરીઝ ઇમ્પીડન્સ છે અને સિરીઝ એડમીટન્સ માટે આપણે y GjωL લખીએ છીએજે સિમેન્સ પર મીટર છે હું મ્હો પર મીટર કહીશ જે શન્ટ એડમીટન્સ પર યુનિટ લેન્થ છે એટલે કે Z z l એ ઓહ્મમાં કુલ સિરીઝ ઇમ્પીડન્સ થશે એ જ રીતે Y y l એ મ્હોમાં કુલ સિરીઝ એડમીટન્સ થશે જ્યાં l એ લાઈનની લંબાઈ છે હવે સળંગ આ નોટેશનનો ઉપયોગ આગળ કરવામાં આવશે જેથી કોઈપણ મૂંઝવણ થાય નહીં G ની અવગણના કરાશે આ વસ્તુ વિશે આપણે વાત કરીશું નહીં આગળ આપણે પ્રથમ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન લઈશું તો 80 કિલોમીટરથી ઓછી લાંબી ઓવરહેડ લાઇન્સ માટે શન્ટ કેપેસિટીન્સ અવગણી શકાય છે ખરેખર તે વોલ્ટેજનાં લેવલ પર પણ આધારિત છે આપણા દેશમાં વોલ્ટેજ લેવલ માત્ર 66 કે નથી પરંતુ 33 66 132 220 અને વધારે પણ છે તેથી આ કિસ્સામાં આપણે શંટ કેપેસિટેન્સને અવગણી શકીએ છીએ પરંતુ અન્ડરગ્રાઉન્ડ કેબલ માટે અવગણી શકતા નથી કારણે કે તેમાં ચાર્જિંગ કેપેસિટીન્સ અથવા શન્ટ એડમિટેન્સને યોગ્ય ધ્યાનમાં લેવા પડે છે તેથી આપણે માની લઈશું કે લાઇન 80 કિલોમીટરથી ઓછી લાંબી હોય અથવા જો વોલ્ટેજ 66kV થી વધુ ન હોય તો તો ચાર્જિંગ એડમિટન્સ લાઈનનાં પરફોર્મન્સનાં તપાસને મોટા પાયે અસર કરતું નથી તેથી જ મેં અહીં લખ્યું છે કે 66 કે થી ઉપર ન હોય તે દરેક લાઇનને પર ફેઇઝનાં આધારે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન મોડેલ તરીકે લઈ શકાય આપણે જે કંઇક કરીશું તે પર ફેઇઝ નાં આધારે કરીશું આકૃતિ 1 જોઇએ આ આકૃતિ આપણે પહેલાં પણ જોઇ છે પરંતુ તે સમયે લોડ દર્શાવવામાં આવેલ ન હતો તેથી આ એક શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે તેથી ત્યાં કોઈ શન્ટ કનેક્શન સમાંતર જોડાણમાં નથી તેથી IS IR તેથી સેન્ડીંગ એન્ડ કરંટ અને રીસિવીંગ એન્ડ કરંટ સરખા છેલાઇનનું ઇમ્પીડન્સ Rj X છે અને રીસિવીંગ એન્ડ પર લોડ જોડેલ છે જ્યાં વોલ્ટેજ VR છે આ એક શોર્ટ લાઇન મોડેલ છે જો હવે તમે આ સમીકરણ લખોતો VSVR ZIR અને IS IR મારો મતલબ છે કે જો અહીં કેવીએલ લાગુ કરો તો આ સમીકરણ મળશે તેથી આ સમીકરણ આપણને મળશે તો VS IS બરાબર VR અને Z નો સરવાળો થાય જોકે IS અને IR સમાન છે એટલે કે IS IR છે તેથી આ સમીકરણ IS IR છે અને 0 VR 1 IR છે તેથી આ રીસિવીંગ એન્ડ અને અને સેન્ડીંગ એન્ડ માટે A B C D પેરામિટર છે આ કિસ્સામાં A 1 છે B એ રીઅલ ક્વોલીટી છેજો કે અહીં Z કોમ્પ્લેક્ષ છે C 0 અને D 1 છે તેથી AD BC 1 છે કારણ કે11 -0Z 1તે અને આ સમીકરણ 4 છે શોર્ટ લાઇન માટેનો ફેઝર ડાયાગ્રામ હું તમને આ આકૃતિમાં બતાવીશ જે આપણે આગળ જોયું છે તો આ વોલ્ટેજ VR છે VR સંદર્ભ તરીકે લેવામાં આવે છે હું શું કરીશ હું તમને એક કાર્ય આપુ છું કે VR સંદર્ભ લેવાને બદલે I સંદર્ભ લઈને ફરીથી ફેઝર ડાયાગ્રામ દોરો હવે આગળ વધીએ તેથી આ VR એક સંદર્ભ છે તેથી આ IR છે મેં મેગ્નીટ્યુડ લીધેલ છે આ IX છે અને આ વોલ્ટેજ VS છે તો I અને VR વચ્ચેનો એંગલ 𝛿𝑅 છેજે લીલા રંગમાં બતાવેલ છે તેથી આ લાલ કલર 𝛿𝑆 છે અને VR અને VS વચ્ચેનો એંગલ 𝛿𝑆 - 𝛿R છે હવે અહીં EA | I | R cos 𝛿R છે AB CD | I | R sin 𝛿R છે આ CD એટલે કે AB | I | R sin 𝛿R અને આ EA | I | R cos 𝛿R છે તો આ ફેઝર ડાયાગ્રામ છે અને સેન્ડીંગ એન્ડ તથા રીસિવીંગ એન્ડ કરંટ સમાન મેગ્નીડ્યુડનાં છે હવે ફક્ત આમાંથી આપણે મેગ્નીટ્યુડ 𝑉𝑆cos 𝛿𝑆 − 𝛿𝑅 લખી શકીએ છીએ જેનું પ્રોજેક્શન IR જેટલો છે તો દરેક વખતે જ્યારે હું મેગ્નીટ્યુડ કહેતો નથી IR કહું છુંજે સમજી શકાય છે તેથી | I | R cos 𝛿𝑅 IX sin 𝛿𝑅 VR સમીકરણ 5 થશે હવે 𝛿𝑆 − 𝛿𝑅 એ 𝑉𝑆 અને 𝑉𝑅 વચ્ચેનો ખૂણો છે જે ખૂબ નાનો છે તો આપણે તેની કિંમત ૦ લેતા cos𝛿𝑆 − 𝛿𝑅 એ cos ૦ થશે જે આશરે 1 છે તેથી અહીં તમે મૂકો તો પછી આપણને VS બરાબર VR |I| R cos 𝛿𝑅 IX sin𝛿𝑅 મળશે |𝑉𝑆| |𝑉𝑅| |𝐼|R cos 𝛿𝑅 X sin 𝛿𝑅 તો આ સમીકરણ 6 છે એનો અર્થ એ છે કે લોડની સામાન્ય રેંજ માટે સમીકરણ 6 એકદમ સચોટ છે કારણ કે આ એક અંદાજ છે આ 𝛿𝑆 − 𝛿𝑅 માટે એક અંદાજ છે તેથી જો તફાવત વધુ હોય તો આપણે આ અંદાજને બરાબર બનાવી શકતા નથી પરંતુ નજીવા લોડ માટે આ તદ્દન સત્ય છે તેથી એક કાર્ય જે તમને કહી રહ્યો છું એમ 𝐼 ને સંદર્ભ તરીકે લઈને સંપૂર્ણ ફેઝર ડાયાગ્રામ ફરીથી દોરો અને જુઓ કે તે કેવું દેખાય છે તે કદાચ આના કરતાં સરળ હશે તમે પરંતુ મેં તે તમારા માટે બનાવ્યું નથી તમારે તે કરવું જોઈએ તો આભાર